આ સત્રમાં આપનું સ્વાગત છે અત્યાર સુધી આપણે બ્લેક બોક્સ પરીક્ષણ તરફ ધ્યાન આપીએ છીએ અને આપણે બ્લેક બોક્સ પરીક્ષણની કેટલીક વ્યૂહરચનાઓ તરફ ધ્યાન આપ્યું હતું અને સમકક્ષ વર્ગના પરીક્ષણના કેસો જોયા આપણે વિશેષ મૂલ્ય પરીક્ષણના કેસો તરફ ધ્યાન આપ્યું છે આપણે સંયુક્ત પરીક્ષણ અને કારણ અસર ગ્રાફિંગ પરીક્ષણ ના આધારિત નિર્ણય કોષ્ટક પરીક્ષણ જોયું છે હવે ચાલો આપણે એક વધુ બ્લેક બોક્સ પરીક્ષણ તરફ ધ્યાન આપવાનો પ્રયત્ન કરીએ જે ઇનપુટની સંખ્યા મોટી હોય ત્યારે વપરાતું સંયુક્ત પરીક્ષણ છે જેને બધા જોડી પરીક્ષણ અથવા જોડી મુજબના પરીક્ષણ છે ચાલો આપણે જોડી મુજબની પરીક્ષણ વ્યૂહરચના જોઈએ જેનો ઘણી વખત આપણે ઉલ્લેખ કર્યો છે તે એવી પરિસ્થિતિ છે જ્યાં આપણે ઘણા પરિમાણો છે અને દરેક પરિમાણ બુલિયન છે અથવા તે અનેક કિંમતો લઈ શકે છે ચાલો વર્ડ પ્રોસેસરમાં આ ફોન્ટ સેટિંગ જોઈએ આમાંથી દરેક બીજાથી સ્વતંત્ર છે આપણે સુપરસ્ક્રિપ્ટ સબસ્ક્રિપ્ટ નાના કેપ્સ વગેરે દ્વારા ડબલ સ્ટ્રાઈક ચાલુ અથવા બંધ કરી શકીએ છીએ તેથી આપણે શા માટે અહીં અને અહી 1 પસંદ કરીએ છીએ માત્ર એટલું જ નહીં કે આપણે અહીં કોઈપણ મૂલ્ય પસંદ કરી શકીએ છીએ જે ફૉન્ટના પ્રકાર છે ફોન્ટ્સ શૈલી તમે પસંદ કરી શકો છો જે નિયમિત ઇટાલિક બોલ્ડ અથવા બોલ્ડ ઇટાલિક છે અને ફોન્ટનું કદ તેમાં ઘણા કદ લગભગ 30 40 હોઈ શકે છે હવે જો આપણે બધા સંભવિત સંયોજનો ધ્યાનમાં લઈએ જે એક વિશાળ સંખ્યા હશે ચાલો ઉદાહરણ તરીકે આપણે કહીએ કે આ 4 3 7 3 10 છે તેથી 10 ઇનપુટ અને ચાલો ધારીએ કે સ્વતંત્ર રીતે આપણે તેમને સરળતા માટે લાગુ કરી શકીએ છીએ તેમ છતાં પણ આપણે ફક્ત કેટલાક સંયોજનો ચકાસી શકીએ છીએ જેમ કે કાં તો સુપરસ્ક્રિપ્ટ અથવા સબસ્ક્રિપ્ટ અને તેથી વધુ ચાલો સરળતા માટે ધારો કે આપણે ચકાસી શકીએ છીએ કે આપણે અહીં ઇનપુટ પરિમાણોના કોઈપણ સંભવિત સંયોજનો આપી શકીએ છીએ આ માટે જરૂરી પરીક્ષણના કેસોની સંખ્યા 210 અથવા 1024 છે પરંતુ તેની સાથે આપણે ફોન્ટ નો રંગ પણ ધ્યાનમાં લેવો પડશે અથવા ફોન્ટ ને ધ્યાનમાં લેવા પડશે જો આપણે ધારીશું કે અહીં 10 કિમત છે ચાલો ધારીએ કે અહીં 10 અને અહીં 10 છે ચાલો સરળતા માટે ધારી લઈએ કે આ 3 પાસે ફક્ત 10 કિંમતો છે વાસ્તવમાં અહીં ઘણા વધારે છે ચાલો આપણે તે 10 ધારીએ તેથી આપણે 103 ધ્યાનમાં લેવા પડશે જે 1000 ની બરાબર છે અને તે જ રીતે અહીં આપણને અનુરૂપ સંયોજનો પણ છે તેથી ફક્ત આ અને આને ધ્યાનમાં લઈએ અને આ રીતે અહીં 10 સંભવિત મૂલ્યો છે એમ ધારીને તે 1024 1000 થાય છે જે લગભગ મિલિયન મૂલ્યો છે તે ઘણા બધાં મૂલ્યો છે જેમાં આપણે ખરેખર બધા સંભવિત સંયોજનો ચકાસી શકતા નથી આપણે ખરેખર 1 સ્ક્રીન તપાસવા માટે આ બધા મિલિયન સંભવિત સંયોજનો ચલાવવા પડશે જે સંભવ નથી તેથી તેનું વૈકલ્પિક શું છે તો આ બધું જોડી મુજબના પરીક્ષણ વિશે છે ઑપચારિક રૂપે સંયુક્ત પરીક્ષણમાં આપણી પાસે n ઇનપુટ્સ છે અને દરેક ઇનપુટ કેટલાક મૂલ્યો લઈ શકે છે કેટલાક માન્ય મૂલ્યો 3 કોઈ 2 લઈ શકે છે કેટલાક 5 સંભવિત મૂલ્યો લઈ શકે છે અને તેથી આપણે માની લઈએ છીએ કે સિસ્ટમ પાસે સ્ટેટ નથી જ્યારે સિસ્ટમ આ સંભવિત સંયોજનો આપવામાં આવે છે ત્યારે સિસ્ટમ S સમાન રીતે વર્તે છે અન્યથા સમસ્યા જેને આપણે હલ કરી શકીએ છીએ તે વધુ જટિલ બની જાય છે પરંતુ પછી આપણે આ સરળ સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કરીએ કે સમસ્યા સ્ટેટથી સ્વતંત્ર છે આપણે જે સિસ્ટમની પરીક્ષણ કરી રહ્યા છીએ તે સ્ટેટથી સ્વતંત્ર છે અને પછી મૂલ્યોના સંયોજનો પર આધાર રાખીને સોફ્ટવેરમાં ભૂલો હોઈ શકે છે જો n એ 20 30 અને તેથી વધુ મોટો હોય તો સંયોજનોની સંખ્યા બધા સંભવિત મૂલ્યોને ચકાસી શકવા માટે ઘણા વધુ હોય છે તેથી આપણે પરીક્ષણના કેસોની સંખ્યાને કેવી રીતે ઘટાડીશું જેથી આપણે 10 12 અથવા 20 પરીક્ષણના કેસોનો ઉપયોગ કરીને અસરકારક પરીક્ષણ કરી શકીએ અને હજી પણ આપણે પુન પ્રાપ્ત કરી શકીએ છીએ અને મિલિયન પરીક્ષણના કેસો જેટલા બગને શોધી શકે લગભગ તેટલી જ બગ શોધી શકીએ અહીં મુખ્ય નિરીક્ષણ એ છે કે જ્યારે કોઈ પ્રોગ્રામ 30 40 પરિમાણો સાથે લખવામાં આવે છે ત્યારે તે પરિમાણોની જોડી અથવા એક પરિમાણ અથવા કેટલાક પરિમાણોના 3 ચોક્કસ સંયોજનો હોય છે જે સમસ્યાનું કારણ બને છે તેથી જો 3 પરિમાણો કોઈપણ 3 પરિમાણો જે ચોક્કસ મૂલ્ય લે છે અથવા કોઈપણ 2 પરિમાણો અમુક ચોક્કસ મૂલ્ય લે છે અથવા એક પરિમાણ ચોક્કસ મૂલ્ય લે છે તો જ સમસ્યા થાય છે બધા સંભવિત સંયોજનોમાં આપણે એ અજમાવવાની જરૂર નથી સંશોધનકારોએ મોટી સંખ્યામાં સોફ્ટવેરનો પ્રયોગ કર્યો છે અને જાણવા મળ્યું છે કે જો તમારી પાસે 40 ઇનપુટ ચલો હોય તો જો આપણે 2 પરીક્ષણ 2 સંયોજનો ધ્યાનમાં લઈએ તો લગભગ તમામ ભૂલો મળી આવે છે તો ચાલો હું તે દોરું આપણે ઇનપુટ પરિમાણ p 1 p 2 થી p 40 છે અને દરેક 0 અથવા 1 છે ચાલો કહો કે જો p1 અને p 15ની કિંમત 1 છે તો તે સમસ્યા સર્જી શકે છે તેથી આ સંભવિત સંયોજન જેમાં p 1 અને p15 બંને 1 સેટ થવાથી સમસ્યા થાય છે અન્ય કોઈપણ સંયોજનો જેમ કે આ 1 છે આ 1 છે આ 1 છે આ 1 છે તો કોઈ સમસ્યા નથી જ્યારે આપણી પાસે આ વિશિષ્ટ સેટિંગ હોય તો પછી અન્ય ઇનપુટ્સના મૂલ્યોના સેટિંગને ધ્યાનમાં લીધા વિના સમસ્યા સર્જાય છે પછી ભલે અન્ય ઈન્પુટ 0 અથવા 1 હોય કોઈ ફર્ક નથી પડતો તે કિસ્સામાં આ પ્રકારની સમસ્યા શોધવા માટે આપણે ખરેખર પરીક્ષણના કેસો પેદા કરવાની જરૂર છે જેમાં બધા જોડી મૂલ્યો આવી જાય જેમ કે 1 15 એ 1 1 થાય છે 1 15 એ 0 1 થાય છે 1 15 એ 1 0 થાય છે અને p 1 p 2 0 1 1 0 સેટ થાય અને તેથી વધુ તેથી અહીં પરીક્ષણના જરૂરી કેસોની સંખ્યા ઘણી છે કારણ કે આપણી પાસે 1 0 અને અહી 0 1 0 1 છે તેથી બધા સંભવિત મૂલ્યોના જોડી મુજબના સંયોજન માટે જરૂરી પરીક્ષણ કેસોની સંખ્યા 2 પરિમાણો માટે ખૂબ ઓછા હશે તેથી 40 પરિમાણો માટે અને દરેકમાં 2 મૂલ્યો લેતા આપણને 402 પરીક્ષણના કેસો અથવા મૂલ્યોના તમામ સંભવિત સંયોજનો ધ્યાનમાં લેવા પડશે પરંતુ જો આપણે ફક્ત જોડી મુજબના મૂલ્યો ધ્યાનમાં લઈશું તો સંભવિત જોડી મુજબના મૂલ્યો પછી પરીક્ષણની સંખ્યા કેસો 10 અથવા 12 હોઈ શકે છે જે આપણે જાણવું મુશ્કેલ નથી પરંતુ તે પછી આપણી પાસે ટૂલ્સ ઉપલબ્ધ છે આપણે ફક્ત ખૂબ જ નાના નાના ટૂલ્સ લઈશું અને તેને ચલાવીશું તે તમને જોડી મુજબના પરીક્ષણના કેસો આપશે ચાલો આપણે આની વિગતો જોઈએ તેથી એવી ધારણા છે કે જ્યારે ફક્ત 2 અથવા 3 ચલો હોય અને જ્યારે તેમની પાસે અન્ય ચલોના મૂલ્યોને ધ્યાનમાં લીધા વગર કોઈ ચોક્કસ મૂલ્ય હોય ત્યારે આપણને સમસ્યા દેખાય છે જે પરીક્ષણના કિસ્સાઓને ઘટાડે છે અને પ્રાયોગિક રૂપે મોટી સંખ્યામાં સોફ્ટવેર પરથી તે જાણવા મળ્યું છે કે જ્યારે આપણે 2 અથવા વધુમાં વધુ 3 ના સંયોજનોનો વિચાર કરીએ ત્યારે તે લગભગ દરેક બગ શોધી શકે છે તેથી 2 દ્વારા કદાચ મોટા સોફ્ટવેરને પહેલાથી જ 80 ટકા ભૂલો મળી જશે જ્યારે તમે 3 સંયોજનો ધ્યાનમાં લો ત્યારે આપણે 90 ટકા અને 4 અથવા 5 દ્વારા બધી ભૂલો મેળવી શકીએ છીએ જો આપણે તેમના 40 પરિમાણો બધા 40 પરિમાણો ને ધ્યાનમાં લેવાની જરૂર નથી પ્રાયોગિક રૂપે તે બતાવવામાં આવ્યું છે ચાલો આપણે આ જોડી મુજબની પરીક્ષણમાં શામેલ છીએ અને આપણે કેવી રીતે પરીક્ષણના કેસો જાતે પેદા કરી શકીએ છીએ તેની વિગતો જોઈએ આપણે કહ્યું કે એવા સાધનો ઉપલબ્ધ છે જ્યાં તમે ફક્ત પરિમાણોની સંખ્યાને ઇનપુટ કરો છો અને તે તમને પરીક્ષણના કેસો આપશે તેથી જોડી મુજબની પરીક્ષણ શા માટે કાર્ય કરે છે તેનો મુખ્ય વિચાર એ છે કે દોષ એ થોડા પરિબળો વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાને કારણે થાય છે જો તમે સમજવા માંગતા હોવ કે તે શા માટે છે જો તમે પ્રોગ્રામ કોડને જોશો તો ખરેખર આપણે શરત વિધાન ના સંભવિત સંયોજનોને ધ્યાનમાં લેતા કેસ અને પછી આ દરેકમાંના કેસ જોતા નથી બલ્કે ફક્ત થોડા શરતોના સંયોજનોને ધ્યાનમાં લેતા નિવેદનો છે ચાલો આ ઉદાહરણ પર વિચાર કરીએ કે વ્યાજ દર રકમ મહિના અને પછી ડાઉન પેમેન્ટ અને ચુકવણીની આવર્તન છે તેથી ડાઉન પેમેન્ટ એ છે કે તમે એક સમયે કેટલું ચૂકવણી કરો છો અને ચુકવણીની આવર્તન છે લોન માટેના આ વિવિધ પરિમાણો જ્યારે લાગુ થાય છે ત્યારે વ્યાજ દર અલગ અલગ હોય છે તેથી રકમ અને આ મહિના માટે ડાઉન પેમેન્ટ અને ચુકવણીની આવર્તન કેટલી છે તેથી આના વિવિધ સંયોજનો અસ્તિત્વમાં છે અને આપણે આમાં જોડી મુજબની વિચારણા કરી શકીએ છીએ ચાલો કહીએ કે વ્યાજ દર અને ડાઉન પેમેન્ટ મહિનો અને ચુકવણીની આવર્તન વગેરે છે અને પછી આપણે બધી ભૂલો શોધવી છે અને ઘટાડોની સંખ્યા અને પરીક્ષણના કેસોની આવશ્યકતા ખરેખર નાટકીય છે અહીં જુઓ જો ઇનપુટ્સની સંખ્યા 7 હોય અને દરેક 2 બુલિયન કિંમતો લે તો 7 બુલિયન ઇનપુટ્સ છેપછી સંયોજનોની સંખ્યા 2 પાવર 7 છે જે 128 છે પરંતુ જોડી મુજબના પરીક્ષણ સમૂહનું કદ 8 છે જો તમારી પાસે 13 ઇનપુટ્સ અને દરેક પરીક્ષણ 3 હોય તો સંયોજનોની સંખ્યા 3 પાવર 13 હોય છે જે 10 માં 1 6 106 પરંતુ તે પછી જોડી મુજબના પરીક્ષણનું કદ 15 છે ૧ 6 મિલિયન અને જો તે દરેક 3 લે છે તો અહીં જુઓ કે પરીક્ષણના કેસોની સંખ્યા કેટલી છે આ સંયોજનોમાંથી દરેકનું પરીક્ષણ કરવું હોય જીવનકાળમાં કોઈ પણ આવી સિસ્ટમનું પરીક્ષણ કરી શકશે નહીં જ્યારે જોડી મુજબના પરીક્ષણના કેસો 21 છે મેનેજ કરવા યોગ્ય કોઈ 21 પરીક્ષણ કેસ ચલાવી શકે છે પરંતુ પછી તમને આશ્ચર્ય થશે કે હું કેવી રીતે જાણું છું કે 7 ઇનપુટ પ્રત્યેક 2 લે છે મને અહી 8 મળે છે અને આ 15 માટે મને 21 મળે છે કેવી રીતે મને આ સંખ્યા મળી જે આ સાધન દ્વારા બનાવવામાં આવી છે અને વિવિધ સાધનો કદાચ આ માટે વિવિધ પ્રકારના પરીક્ષણના કેસો ઉત્પન્ન કરી શકે તેથી કેટલા જોડી મુજબના પરીક્ષણ કેસની જરૂર પડશે તે શોધવું ખૂબ જ મુશ્કેલ છે કેમ કે મેં કહ્યું હતું કે જુદા જુદા સાધનો ચલાવેલા એલ્ગોરિધમના આધારે વિવિધ પ્રકારના પરીક્ષણના કેસો ઉત્પન્ન કરી શકે છે પરંતુ તે પછી આપણી પાસે એલ્ગોરિધમ્સ હોઈ શકે છે જે હિલ ક્લાઇમ્બીંગ કમ્બીનેટોરિયલ ઑપ્ટિમાઇઝેશન અને જીનેટિક અલ્ગોરિધમ્સ છે તેનાથી આપણે શ્રેષ્ઠ પરીક્ષણનાં કેસોની નજીક આવી શકીએ હવે ચાલો આપણે આ જોઇયે જો આપણે ઇનપુટ મૂલ્યોના કેટલાક t સંયોજનોને કારણે પ્રોગ્રામમાં ખામી હોય તો તેને ટી વે ઇન્ટરેક્શન ખામી કહીએ છીએ આપણી પાસે n ઇનપુટ્સના મૂલ્યો છે n 40 અથવા 50 હોઈ શકે છે અને તે ફક્ત 3 છે પછી આપણી પાસે અમુક વિશિષ્ટ મૂલ્યો 1 0 1 હોય ત્યારે સમસ્યા થાય છે સૌથી સરળ ટી વે ફોલ્ટ એ 1 વે ફોલ્ટ છે 1 વે ફોલ્ટ માં જ્યાં સુધી 1 વિશિષ્ટ પરિમાણ સાચી અથવા ખોટી પર સેટ કરેલું છે ત્યાં સુધી સમસ્યા આવે છે અને જોડી મુજબનો ફોલ્ટ 2 વે ફોલ્ટછે આ પરિભાષા મુજબ ઇનપુટ પરિમાણોના t સંયોજનથી ટી વે ફોલ્ટ સર્જાય છે અને તમે એમ કહી રહ્યા છો કે જો આપણે 5 વે ખામી ધ્યાનમાં લઈએ તો બધા સંભવિત ભૂલો વ્યવહારિક સોફ્ટવેરમાં મળી જાય મોટા ભાગના સોફ્ટવેર દોષોમાં સરળ અને જોડી મુજબની ખામી હોય છે ખૂબ જ જટિલ અને મોટા સોફ્ટવેર માટે જો આપણે જોડી મુજબના ખામીને ધ્યાનમાં લઈશું તો આપણે લગભગ 80 90 ટકા ફોલ્ટ મળી જશે અને જો તમે 3 વે અથવા 4 વે ધ્યાનમાં લો તો પરીક્ષણના કિસ્સાઓમાં ખૂબ જ ઓછી સંખ્યા હોવા છતાં તમને હાજર દરેક બગ મળે હવે ચાલો એક મોડ બગનું ઉદાહરણ જોઈએ તેથી સિંગલ મોડ બગ ત્યારે થાય છે જ્યારે કોઈ અન્ય પરિમાણોની સેટિંગને ધ્યાનમાં લીધા વિના પરિમાણોમાંથી કોઈ એકને કેટલાક મૂલ્ય પર સેટ કરવામાં આવે છે જેમાં સમસ્યા છે આ ઉદાહરણ જુઓ કે જ્યારે તમે પ્રિંટર પ્રકાર અને અન્ય પસંદ કરેલા વિકલ્પને ધ્યાનમાં લીધા વિના ડુપ્લેક્સ વિકલ્પ પસંદ કરો છો જ્યાં સુધી તમે ઇનપુટ ચેક બોક્સમાંથી બીજા બધાની ચકાસણી કર્યા વિના તમે તે પસંદ કરો તો સમસ્યા થાય છે અને જો તેને તપાસવામાં ન આવે તો તમે આ મૂલ્ય ડુપ્લેક્સ વિકલ્પ સેટ કરી શકતા નથી તો પછી અન્ય પરિમાણોના બધા સંભવિત સંયોજનો કોઈ સમસ્યા ઉભી કરશે નહીં તેથી આ એક સિંગલ મોડ બગ છે કારણ કે તે એક જ પરિમાણને સેટ કરવાને કારણે થાય છે જ્યારે જ્યારે બે વિકલ્પો જોડવામાં આવે છે ત્યારે ડબલ મોડ ફોલ્ટ સમસ્યા દેખાય છે અથવા ત્યારે 2 વે ખામી થાય છે ઉદાહરણ તરીકે જ્યારે ડ્યુપ્લેક્સ પસંદ થયેલ હોય ત્યારે જ પ્રિન્ટ આઉટ આવે છે અને જ્યારે પ્રિંટર મોડેલ 394 હોય ત્યારે જ આ પરિમાણોમાંથી 2 ની ચોક્કસ કિંમત હોય છે જ્યારે સમસ્યા આવે છે અથવા કોઈ અન્ય સંયોજનમાં સમસ્યા મલ્ટિ મોડ ફોલ્ટ 3 અથવા સેટિંગ્સમાં થાય છે ચોક્કસ સેટિંગ દીઠ 3 અથવા મોડના પરિમાણોને લીધે સમસ્યા થઈ શકે છે ચાલો હવે સમજવા માટે એક ઉદાહરણ પ્રોગ્રામ જોઈએ આ મોટાભાગની સમસ્યાઓ 2 વે સમસ્યાઓ શા માટે છે તો આ એક પ્રોગ્રામ છે જે કંઈક અમલમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તે તપાસી રહ્યું છે કે ત્યાં ઘણા બધા પરિમાણો છે અને તે ફક્ત 3 પરિમાણો પર વિચાર કરી રહ્યું છે અને પછી તે x 1 ચકાસી રહ્યું છે જો x એ 1 ની બરાબર છે અને y બરાબર y 2 છે પછી તે f xyz છે જો x બરાબર x 2 છે અને y એ y 1 ને બરાબર છે તો આઉટપુટ gxy છે તેથી આ સમયે પ્રોગ્રામરે આ વિધાન "જો x બરાબર x 2 અને y બરાબર y2 છે " લખવાનું ચૂક્યા છે મારે અહીં y 2 લખવું જોઈએ જો x એ x2 ની બરાબર છે અને y બરાબર y2 છે તો આઉટપુટ f xyz gxy નહીં તો f xyz gxy છે કારણ કે તે x બરાબર x 2 અને y બરાબર y2 છે એ ચૂકી ગયેલ છે તેથી સમસ્યા ઉભી થાય છે તેથી પ્રોગ્રામર કદાચ કાં 1 ભૂલી શકશે જો વર્ગ અથવા કદાચ તેણે જો ક્રિયા વર્ગમાં કંઇક ખોટું લખ્યું હશે તેથી તે સંજોગોમાં જ્યારે તે વિશિષ્ટ સેટિંગ્સ આપવામાં આવે ત્યારે તે સમસ્યાનું કારણ બને છે આ બીજું ઉદાહરણ છે જ્યાં એંડ્રોઇડ સ્માર્ટ ફોન નું પરીક્ષણ છે ઓપરેટિંગ સિસ્ટમ વિવિધ પર્યાવરણીય સેટિંગ્સ માટે ચકાશાય છે તેથી ઑપરેટિંગ સિસ્ટમ કેટલાક પર્યાવરણીય પરિમાણો જેમ કે હાર્ડ કીબોર્ડ છુપાયેલ છે દ્વારા ગોઠવવામાં આવે છે હાર્ડ કીબોર્ડ છુપાયેલ છે તે સેટ કરવા માટે તે અનિશ્ચિત છે સ્ક્રીન લેઆઉટ મોટો છે અથવા તે સામાન્ય છે અથવા તે સેટ કરવું પડશે અથવા તે જે લેન્ડસ્કેપ અથવા પોટ્રેટ વ્યૂ છે તેથી આ કોઈ એન્ડ્રોઇડ ફોનના સેટ માટે રૂપરેખાંકન છે હવે જો આપણે આ ચલો ધ્યાનમાં લઈએ જે વિવિધ મૂલ્યો લઈ શકે છે તેથી આપણી પાસે પરીક્ષણના 172800 કેસ છે જે ઘણા બધા છે પરંતુ તમે જોડી મુજબના પરીક્ષણ કરી શકો છો 3 વે પરીક્ષણ 4 વે પરીક્ષણ 5 વે પરીક્ષણ અજમાવી શકો છો અને તેના દ્વારા લગભગ દરેક ભૂલ મળી જશે પરંતુ જેનો આપણે હજી સુધી જવાબ આપ્યો નથી તે એ છે કે જોડી મુજબના પરીક્ષણના કેસો કેવી રીતે પેદા થાય છે શું આપણે કેટલાક સરળ અલ્ગોરિધમનો મેળવી શકીએ છીએ જેના દ્વારા પરિમાણોનો સમૂહ આપવામાં આવે છે અને જે મૂલ્યો આ પરિમાણો લઈ શકે છે તેના માટે શું આપણે જોડી મુજબની પરીક્ષા મેળવી શકીએ જેમ હું કહું છું કે જોડી મુજબના પરીક્ષણના કેસોની ઓછામાં ઓછી સંખ્યા ઉત્પન્ન કરવી એ ખૂબ જ મુશ્કેલ સમસ્યા છે અને આપણે ઇવોલ્યુશનરી એલ્ગોરિધમ્સ આનુવંશિક ગાણિતીક નિયમો વગેરેનો પ્રયાસ કરી શકીએ છીએ પરંતુ ચાલો આપણે એક સરળ અલ્ગોરિધમનો જોઈએ જે મોટા ભાગે જોડી મુજબની પરીક્ષણ આપશે મારો મતલબ કે તે જોડી મુજબના ટેસ્ટ કેસની શ્રેષ્ઠ સંખ્યા નથી આપતું પણ તેની ઘણું નજીક છે પ્રથમ વસ્તુ વેરિયેબલ્સ ક્યાં છે તે ઓળખવા પડશે આપણે અહી ઓરીએન્ટેશન ઇનપુટ પરિમાણ છે જે 2 કિંમતો પોર્ટ્રેઇટ અને લેન્ડસ્કેપ લઈ શકે છે અન્ય પરિમાણો તરીકે સ્ક્રીન છે જે 3 કિંમતો લઈ શકે છે અને કીબોર્ડ એ એક અન્ય પરિમાણ છે જે 2 કિંમતો લઈ શકે છે તેથી આપણે સૌ પ્રથમ આ ઇનપુટ પરિમાણ કોષ્ટક ની ગોઠવણી કરીએ આપણે આ કોષ્ટકની ગોઠવણ એવી રીતે કરીએ છીએ કે આપણે પહેલા પેરામીટરને ધ્યાનમાં લઈએ જે સૌથી વધુ મૂલ્ય લે છે જો ત્યાં 2 એવા હોય જે વધુ મૂલ્ય લે તો તેમાંથી કોઈ પણ 1 ધ્યાનમાં લેશું અને પછી આપણે બીજાને આગળ ગોઠવીશું તેથી આપણે ઇનપુટ કિંમતોના આ કોષ્ટકને ફરીથી ગોઠવીએ છીએ કે જેથી ડાબી બાજુની કોલમ સૌથી વધુ સંભવિત મૂલ્યોની સંખ્યા ધરાવે છે અહીં સંપૂર્ણ પરીક્ષણ 2 3 2 સંખ્યાના પરીક્ષણનાં કેસો ધ્યાનમાં લેશે પરંતુ આપણે જોડી મુજબના પરીક્ષણ કેસ પેદા કરી શકીએ છીએ જે તેના કરતા ઘણું ઓછા હશે આપણે પ્રથમ વસ્તુ જે કર્યું તે આપણે ઇનપુટ પરિમાણો ગોઠવ્યાં તેથી આપણે પહેલા ગોઠવેલ પરિમાણ શક્ય કિંમતોની મહત્તમ સંખ્યા લે છે અને તે પછીના પરિમાણોની ઓછી સંખ્યા સાથે અને પછી તેનાથી પણ ઓછી સંખ્યા છે અને યાદ રાખો કે આપણે જાતે જ પરીક્ષણના કેસોને પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને પરીક્ષણના કેસની મહત્તમ સંખ્યા આપી નથી અને આપણે જાતે જ તપાસવું પડશે જો પરીક્ષણનાં કેસો બરાબર છે નહીં તો તમારે તેને મેન્યુઅલી સુધારવું પડશે અને હવે આપણે ફક્ત ગોઠવેલા આગલા પગલામાં આપણે પરિમાણ લીધું છે જે મહત્તમ સંખ્યા લે છે અને આપણે તે ગોઠવ્યા છે અન્ય પરિમાણો માટે 2 કિંમતો છે તેથી મેં આમાંથી બે લખ્યા મોટા મોટા નાના નાના સામાન્ય સામાન્ય લખ્યા છે અને પછી આ આપણે એક પછી એક પોટ્રેટ લેન્ડસ્કેપ પોટ્રેટ લેન્ડસ્કેપ પોટ્રેટ લેન્ડસ્કેપ લખ્યા છે હવે પછીનાં પગલામાં આપણે ત્રીજો પેરામીટર લઈએ છીએ અને આપણે એક પછી એક QWERTY 12 કી QWERTY 12 કી લખીશું અને પછી આપણે અહીં વધુ ચલો ઉમેરી શકીએ છીએ જોવો કે બધી જોડી મેન્યુઅલી હાજર છે કે કેમ જો ન હોય તો આપણે અહીં કેટલાક ગોઠવણો કરીશું તેથી સ્ક્રીન અને કીબોર્ડ સ્ક્રીન અને અભિગમ અભિગમ અને કીબોર્ડ વચ્ચેના મૂલ્યોની દરેક જોડીઑ અસ્તિત્વમાં છે કે કેમ અન્યથા આપણે અહીં આ કિંમતોને થોડુંક ગોઠવીએ છીએ તેથી આપણે મૂલ્યોની જોડી મેળવીએ છીએ અથવા બધા સંભવિત સંયોજનો પેદા કરવા માટે આપણે અહીં વધારાની પંક્તિઓ દાખલ કરી શકીએ છીએ તેથી આપણી પાસે વિશાળ અને પોટ્રેટ છે અને આપણી પાસે લેન્ડસ્કેપ અને વિશાળ છે અને આપણી પાસે QWERTY અને વિશાળ છે અને આપણી પાસે 12 કી અને વિશાળ છે અને આપણી પાસે પોટ્રેટ અને QWERTY છે પરંતુ લેન્ડસ્કેપ અને QWERTY વિશે શું છે હા અહીં આપણી પાસે છે તેથી આપણે ફક્ત અહીં કિંમતો લખીશું અને તે જ રીતે આપણે અન્ય પરિમાણો માટે કરીએ છીએ કે કોઈ વિશિષ્ટ સંયોજનો ખૂટે છે કે કેમ તે શોધવા માટે આપણે અહીં વધારાના નિયમો ઉમેરવાનો પ્રયાસ કરીએ છીએ તેથી આ બધા જોડી પરીક્ષણ માટે પરીક્ષણનાં કિસ્સાઓ જાતે લખવાની રીત છે તેથી આપણે જોડીઓ ઉમેરવાનું ચાલુ રાખી શકીએ છીએ અને પછી તપાસ કરી શકીએ કે બધા સંભવિત સંયોજનો અસ્તિત્વમાં છે કે નહીં અને અંતે ડુપ્લિકેટ પરીક્ષણના કિસ્સાઓ હોઈ શકે છે આપણે તેની સંખ્યાને થોડો ઓછો કરવાનો પ્રયાસ કરીએ છીએ તેથી પરીક્ષણના કેસો પેદા કરવા માટે આ જાતે લખેલ અલ્ગોરિધમ છે પરંતુ આપણે કહેતા હતા એમ ઘણા નાના ટૂલ્સ છે જે ઉપલબ્ધ છે તમે ફક્ત તેમને ડાઉનલોડ કરી શકો છો અને ચલાવી શકો છો અને ઇનપુટ પરિમાણો અને સંભવિત મૂલ્યો આપી શકો છો તે તમને સચોટ પરીક્ષણના કેસો આપશે જે સાધનો તમે ગૂગલ PICT પર જોઈ શકો છો તે વિંડોઝ પર ચાલે છે અને કદાચ લિનક્સ પ્લેટફોર્મ પર પણ ચાલે છે Jenny જે ઓપન સોર્સ C પ્રોગ્રામ છે તમે Jenny પ્રોગ્રામ જોઈ શકો છો જે નાનો સી પ્રોગ્રામ 100 200 લીટીનો કોડ છે અને તમે સ્રોત કોડ ડાઉનલોડ કરો અને તેને ચલાવો જે બધા જોડી માટે એક બીજું સાધન છે ઘણાં ટૂલ્સ ઉપલબ્ધ છે નાના ટૂલ્સ અને જે તમને પરીક્ષણના કેસોની સંખ્યા આપી શકશો અને જેમકે હું કહું છું કે તમે ઇનપુટ પરિમાણના વિવિધ મૂલ્યોથી પ્રયાસ કરો છો અને દરેક પરિમાણ વિવિધ મૂલ્યો લે છે પછી આ સાધનો તેમના માટે વિવિધ પ્રકારના પરીક્ષણના કેસો આપી શકે છે કારણ કે તેઓ સંભવત વિવિધ અલગોરિધમ્સનો ઉપયોગ કરે છે પરંતુ કોઈ પણ સંજોગોમાં તે સાર્થક થશે જો તમે આ ટૂલ્સને ડાઉનલોડ કરો અને ચલાવો તો તે એકદમ સરળ નાનું ટૂલ્સ ખૂબ જ ઉપયોગી સાધન છે આમાંના મોટા ભાગના પાસે GUI પણ નથી તેથી કૃપા કરીને તે ડાઉનલોડ કરો અને આપણે આગામી સત્રમાં વ્હાઇટ બોક્સ પરીક્ષણ વિશે ચર્ચા કરીશું